આપણે ટકાઉપણુંના મુદ્દાને સમજવાની જરૂર છે જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે ઉત્પાદનના વિકાસમાં ઉત્પાદનના વિવિધ માર્ગો છે તે વિવિધ રીતે કરી શકાય છે ઉત્પાદનના ટકાઉ વિકાસ માટેની વિચારણાઓમાંની એક દુર્બળ ઉત્પાદન પ્રણાલીને અપનાવવાની છે તેથી દુર્બળ અને પાતળી ઉત્પાદન પ્રક્રિયા અપનાવવી જોઈએ તેથી આપણે ઓછા સમયમાં ઉચ્ચ ગુણવત્તાથી વિકસિત સસ્તી ઉત્પાદનની જરૂર છે અને હળવી ઉત્પાદનની વિચારણામાં ખાતરી કરો કે પર્યાવરણમાં કચરો નિકાલ ઓછો થાય હળવી ઉત્પાદન પ્રક્રિયામાં કચરામાં ઘટાડો એ મુખ્ય વિચારણા છે હળવા ઉત્પાદનના મૂળ જાપાન આધારિત છે મોટી વૈશ્વિક ઓટોમેટીક ઉત્પાદક ટોયોટા તે પોતાના વાહનો ના ઉત્પાદનની પ્રક્રિયા પોતે અપનાવી છે જેને ટોયોટા પ્રોડક્શન સિસ્ટમ ટી એસ કહે છે તેથી તે ફક્ત તેમની કંપનીમાં જ શરૂઆતમાં ફાયદા મેળવવા માટે કરવામાં આવ્યું હતું વિવિધ ઉત્પાદનોના ઉત્પાદન અંગે સંબંધિત વિવિધ ઉદ્યોગોમાં દત્તક લેવા માટે આ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યું તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ લોકપ્રિય બને છે કે અંતે તમારી પાસે ઉચ્ચ ગુણવત્તાની ઉત્પાદન છે ઓછા સમયમાં ઉત્પન્ન થાય છે અને ન્યૂનતમ કચરા સાથે ઉત્પન્ન થાય છે તમામ પ્રકારનો કચરો માત્ર મૂર્ત કચરો જ નહીં પરંતુ સમયનો બગાડ માનવ સંસાધનોનો બગાડ તેથી સંસાધનોના નકામા કચરા સાથે ઓછા સમયમાં ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ધરાવતા નફામાં સુધારો કરવો તે જ ટકાઉપણુંનું એકંદર લક્ષ્ય છે અને લીન ઉત્પાદનમાં ટકાઉપણુંના આ એકંદર મુદ્દામાં ફાળો આપે છે તો આ લીન પ્રોડક્શન સિસ્ટમ શું છે આ બધી પ્રક્રિયાઓ કચરો દૂર કરવા ઉત્પાદનમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ધરાવતાં વિશે છે તેથી તેનો મૂળ ટોયોટા મોટર કોર્પોરેશન કંપનીમાં છે અથવા લીન પ્રોડક્શન સિસ્ટમ મુખ્યત્વે ગ્રાહકની જરૂરિયાતોને સીધી ધ્યાન કેન્દ્રિત કરવા પર કેન્દ્રિત છે જે આ લીન ઉત્પાદન પ્રક્રિયાની ચાવી છે સંસાધનોના વધુ પડતા વપરાશને દૂર કરીને તમામ પ્રકારના કચરાને દૂર કરવા ગ્રાહકોને જેની જરૂર હોય તે સંસાધનોની ચોક્કસ જરૂરિયાતનો ઉપયોગ કરો અને અંતે એક ઉત્તમ ઉત્પાદન કરો જેથી ગ્રાહક મૂળભૂત રીતે સમય ઘટાડવા અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હોવાને કારણે સંતુષ્ટ થાય જો તમે લીન અભિગમની તુલનામાં અન્ય અભિગમોની તુલના કરો તો લીન અભિગમ ગ્રાહકોના દ્રષ્ટિકોણથી જોઈએ છે તો અન્ય અભિગમો મૂળભૂત રીતે કાર્ય અને ઉત્પાદનના દ્રષ્ટિકોણથી જુએ છે તેથી લીન અને બિન લીન અભિગમો વચ્ચેનો આ મૂળભૂત તફાવત આ લીન ઉત્પાદન પ્રણાલીમાં મૂળભૂત રીતે બે અલગ અલગ પ્રકારની સિસ્ટમોની વિચારણા છે એક JIDOKA છે જે જ્યારે પણ મશીન અથવા પ્રક્રિયામાં અથવા તે જે પણ હોય ત્યાં કોઈ સમસ્યા હોય છે જો કોઈ સમસ્યા હોય આ વિશે વાત કરે છે ખામીયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન બંધ કરો આ JIDOKA પ્રક્રિયા છે અને જસ્ટ ઇન ટાઇમ મૂળભૂત રીતે ખાતરી કરવાની વાત કરે છે કે દરેક પ્રક્રિયા સતત પ્રવાહમાં આગામી પ્રક્રિયા દ્વારા બરાબર જે પણ જરૂરી હોય તે ઉત્પન્ન કરે છે ટૂંકા સ્વરૂપ જેઆઈટી અથવા જસ્ટ ઇન ટાઈમ છે તે જેઆઈટી તરીકે પણ લોકપ્રિય છે તેથી જ્યાં દરેક પ્રક્રિયા સતત પ્રવાહમાં આગળની પ્રક્રિયા દ્વારા જરૂરી છે તે પેદા કરે છે આ લીન ઉત્પાદન પ્રક્રિયાના અન્ય ઘટકો છે જેમ કે પી ટોયોટા પ્રોડક્શન સિસ્ટમ વિવિધ પ્રકારના કચરાબગાડ હોય છે અને આ બગાડ ઓછો કરવો પડશે તેથી આ કચરો એ પરિવહન બગાડ છે વિવિધ સામગ્રીની પરિવહન માહિતીનું પરિવહન લોકોની અતિશય હિલચાલ વિશે વાત કરે છે બીજું એ પ્રતીક્ષા છે જે મૂળભૂત રીતે નિષ્ક્રિયતાના સમયગાળા વિશે અથવા લોકો માટે સામગ્રી અથવા માહિતી આવવા માટે અથવા ઉપયોગમાં સમર્થ થવા માટેના સમયગાળા વિશે વાત કરે છે કે કામદારો કંઈક આવવાની રાહ જોતા હોય અને સમય બરબાદ થઈ જાય એવું ન થવું જોઈએ તેથી આ પ્રતીક્ષા ઓછી કરવી પડશે કચરોનું ત્રીજું રૂપ એ ગતિ છે જે લોકોની વૅલ્યુ અડ્ડેડ મૂવમેન્ટ મૂલ્ય વર્ધક ચળવળ છે કારખાનામાં ફેક્ટરીની બહાર એક જ ફેક્ટરી અથવા સંસ્થાના જુદા જુદા સ્થળો પર અથવા જેમ કે જુદા જુદા સંગઠનો વચ્ચે લોકોના કાર્યાલયની અંદર એક તબક્કેથી બીજા સ્થળે બિનજરૂરી હિલચાલ પરંતુ જે પણ જરૂરી છે તમારે ફક્ત તે જ પ્રકારની હિલચાલ હોવી જોઈએ મૂલ્ય વિનાની ચળવળ ઓછી કરવી જોઈએ ઈન્વેન્ટરી કચરો જે કાચા માલ કામ ચાલુ છે અને સમાપ્ત થયેલ માલ જેવી ઇન્વેન્ટરીની કિંમત છે તેથી આ બધી બાબતોમાં જે કંઈપણ ઇન્વેન્ટરીની જરૂર પડશે તેનો ઉપયોગ કરવો જોઈએ અને બિનજરૂરી ઇન્વેન્ટરીઝનો ઉપયોગ બિલ્ટ અપ અને પ્રાપ્તિ માટે થવી જોઈએ નહીં ઓવર પ્રોસેસીંગ ઉત્પાદનમાં વધુ કામ કરવું પછી ગ્રાહકને જે કંઈપણ મૂલ્ય આપવું પડે તેથી ગ્રાહકની કિંમતો ગ્રાહકને જેની જરૂરિયાત છે તેની ચોક્કસ વાત કરે છે અને પ્રોડક્શન સિસ્ટમમાં ફક્ત ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની વાત કરવી જોઈએ સચોટ ઉત્પાદન અથવા સેવા કે ગ્રાહકને જરૂર છે તે ઉત્પન્ન કરે છે અને ઓવર પ્રોસેસિંગ તે ઉત્પાદન માટે વધુ કાર્ય કરે છે જે તમે જાણો છો કે વિવિધ સુવિધાઓ છે જે ગ્રાહકની જરૂર નથી ખામી ઉત્પાદનમાં સેવામાં પ્રક્રિયામાં અથવા કાગળના કાર્યોમાં હોઈ શકે છે તમામ પ્રકારની ખામી ઘટાડવી જોઈએ ઓવરપ્રોડક્શન ગ્રાહકોની જરૂરિયાત કરતાં પહેલા ઉત્પાદનનું ઉત્પાદન તે પણ ઘટાડવું જોઈએ તેથી આ કચરાના સાત જુદા જુદા સ્વરૂપો છે એકંદર લીન સિસ્ટમ આ મૂલ્યના પ્રવાહ વિશે વાત કરે છે તેથી મૂલ્યના પ્રવાહ એ ક્રિયાઓ છે જે ગ્રાહક દ્વારા ઓર્ડરથી લઈને ગ્રાહકને ઉત્પાદનની ડિલિવરી સુધીના ઉત્પાદન માટે જરૂરી છે અને તે ફક્ત ઉત્પાદન જ નહીં તે સેવા પણ હોઈ શકે છે તેથી ઉત્પાદનના ઓર્ડરથી અથવા ઉત્પાદનની ડિલિવરી સુધીની સેવા શરૂ કરીને સેવા તે જ છે જે મૂલ્યના પ્રવાહની મૂળભૂત રીતે વાત કરે છે ત્યાં ત્રણ પ્રકારના કાર્યો છે એક વૅલ્યુ અડ્ડેડ મૂલ્ય ઉમેર્યું છે બીજું આકસ્મિક અને શુદ્ધ કચરો છે આ વિવિધ છે જે મૂલ્યના પ્રવાહમાં ખૂબ ઇચ્છનીય મૂલ્ય ઉમેરવામાં આવે છે પછી શુદ્ધ કચરો ઇચ્છનીય નથી મૂલ્યના પ્રવાહમાં ચાલવાનાં પાંચ પગલાં છે નેતૃત્વ ટીમ બનાવવા માટે એકલ મૂલ્યના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ખૂબ ઇચ્છનીય છે દરેક માટે તારીખ અને સમયનું યોગ્ય સમયપત્રક તે બધું ગ્રાહકને જોઈએ એનો અર્થ એ કે ગ્રાહકની જરૂરિયાતોની દ્રષ્ટિએ મૂલ્ય મૂલ્ય ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતો ગ્રાહક સાથે સૂચિબદ્ધ કરવું વિચારોને પ્રાધાન્ય આપવું અને ઇચ્છનીય છે તે બધું સાથે કરવું તે વિશેની ચર્ચા કરો ગ્રાહકને મૂલ્ય આપવાની શરતો શેડ્યૂલ ફોલો અપ છેલ્લું છે મૂલ્યના પ્રવાહમાં કાર્યનાં આ પાંચ પગલાં છે ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં લીન ઉત્પાદન સર્વોચ્ચ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ લીન નિર્માણ ચાર વિવિધ વિચારણાઓ વિશે વાત કરે છે વનસ્પતિમાં મનુષ્યના એકીકરણ સતત ઇનપુટ સુધારણા મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ પ્રક્રિયાઓમાં કચરો ઓળખવા અને વહેલી તકે તેમને દૂર કરવા પર્યાવરણને અનુકૂળ રીતે અંગેની ચિંતા કરવી જો તમે આ લીન ઉત્પાદન પ્રણાલીને અપનાવો તો તમારી પાસે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઓછા ખર્ચે ઉત્પન્ન થનારા અને ઉત્પાદનના ટૂંકા સમય સાથેના ઉત્પાદનો છે આનો ઉપયોગ કરીને ઉત્પાદનના ત્રણ જુદા જુદા પ્રભાવો છે આ સંપૂર્ણ ઉત્પાદન સિસ્ટમના અમલીકરણ તરફ દોરી જાય છે તે ફક્ત સક્ષમ સાધનોને અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ તે અન્ય અન્ય ક્ષેત્રો જેમ કે વ્યવસાયની આવશ્યકતાઓ કામગીરી સુધારણા દરેક વસ્તુનું સંચાલન મશીનરીનું સંચાલન ઉત્પાદન વિકસિત થવાનું કાર્ય પ્રક્રિયાઓનું સંચાલન તેથી એકંદર ઉત્પાદન પ્રક્રિયા એકંદર ઉત્પાદન પ્રક્રિયાના ઉત્પાદન કામગીરી લોકોનું સંચાલન અને પ્રદર્શન શાસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી આ અમલીકરણની વિવિધ આવશ્યકતાઓ છે પ્રથમ વ્યવસાયની આવશ્યકતાઓ છે જે યોગ્ય ઉદ્દેશ્ય નક્કી કરવા વિશે વાત કરે છે વ્યવસાયિક દૃષ્ટિકોણથી વ્યૂહરચનાને સંપૂર્ણપણે સાફ કરવી વ્યાપાર વ્યૂહરચના સ્પષ્ટ થવી જોઈએ બીજું લીન અમલીકરણની દ્રષ્ટિએ પ્રભાવ સંચાલનનું પરિમાણ અહીં અમે લોકોના સંચાલન આકારણી માટે વિવિધ કેપીઆઈના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ કેપીઆઈનો અર્થ મુખ્ય પ્રભાવ સૂચકાંકો છે તેથી ઉત્પાદન પ્રક્રિયામાં કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે આ વિવિધ કેપીઆઈનો ઉપયોગ કરો ટોપ ડાઉન મેનેજમેન્ટની વિચારણા અને આપણે ઉત્પાદકતા માલ અને ઉત્પાદનોની ગુણવત્તા ડિલિવરીની કિંમત ઉત્પાદનની કિંમત ડિલિવરીનો સમય અને સલામતીના સંદર્ભમાં પ્રભાવને માપવા માટે કેપીઆઈના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ આ કામગીરીના વિવિધ લક્ષણો અથવા કેપીઆઈ છે કે જે લીન ઉત્પાદન પ્રણાલીમાં પ્રદર્શન મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી ધ્યાનમાં લેવી જોઈએ ઓપરેશન સુધારણામાં ટૂલબોક્સના તમામ સાધનો વિશે સ્પષ્ટ હોવું જોઈએ અને તેમાં બિનજરૂરી ટૂલ્સવાળા મોટા ટૂલબોક્સ ન હોવા જોઈએ પછી બધા જુદા જુદા સંસાધનોની દ્રષ્ટિએ બગાડને ઓછું કરો અને એકંદરે કામગીરીમાં સુધારો કરો લીન ઉત્પાદનનું બીજું પરિમાણ મૂળરૂપે લોકોથી છે અને આ નામ મૂળભૂત રીતે તે સુનિશ્ચિત કરવા માટે કહે છે કે લોકો સતત ભાગીદારો બધા રોકાયેલા છે અને આ જુદા જુદા ઉદ્દેશો શીખે છે કરે છે શીખવે છે સાધન વિશે સ્પષ્ટ જ્ઞાન હોવું શું કરવું તે અર્થ છે તમે જાણો છો તે બધા ટૂલ્સ બધા સાથે કાર્ય કરે છે સાધનો કે જે ઉપલબ્ધ છે અને આ વિવિધ સાધનો વિશે શિક્ષકની ભૂમિકામાં શીખવે છે તેથી આ ત્રણેય લોકોને આ ત્રણ જુદી જુદી દિશામાં જોડાવું તે પણ ખૂબ મહત્વનું છે આ મૂળભૂત રીતે આપણે શરૂઆતથી જ વાત કરી રહ્યા છીએ મૂળભૂત રીતે ખર્ચ ઉત્પાદનનો સમય અને ગુણવત્તામાં સુધારો કરવા માટે ઉત્પાદન પ્રક્રિયામાં એકંદર સતત સુધારણા સતત સુધારણામાં ફાળો આપનાર બનશે તો ચાલો હવે આપણે તેને બીજી દિશાથી જોઈએ સર્વગ્રાહી રીતે શું લીન છે તે વિશે જો આપણે લીન ઉત્પાદન પ્રણાલી વિશે વાત કરી રહ્યા હોય તો તે લીન ઉત્પાદન પ્રણાલીના આ વિવિધ ઘટકો હોવું જરૂરી છે લીન ઉત્પાદન લીન ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવા સંપૂર્ણ ગુણવત્તાના સંચાલનને સુનિશ્ચિત કરવું અને તેનો સ્વીકાર કરવો એકંદર ઉત્પાદનમાં સુધારો લાવવા સમય ઘટાડવો દરેક વસ્તુમાં સુધારો વિવિધ મશીનરીનું વર્ચુઅલ એકીકરણ અને લીન દુર્બળ સપ્લાય ચેઇન છે જો ઉત્પાદનના કેટલાક ભાગો અથવા ઘટકોના આઉટસોર્સ કરવા શક્ય તેટલું જરૂરી હોય તો કેસ જો તે સસ્તું હોય અને કેટલાક નિષ્ણાતો દ્વારા ઝડપથી થઈ શકે છે જેમને તે ઘટકો વિકસાવવામાં વધુ કુશળતા છે અને જસ્ટ ઇન ટાઇમ એ બીજો એક છે જેનો ઉલ્લેખ જસ્ટ ઇન ટાઇમ ખ્યાલોને અપનાવવા પહેલાં અને ફ્લેક્સિબલ લવચીક ઉત્પાદન કરતાં પહેલાં મેં કર્યો છે આ લીન ઉત્પાદન પ્રક્રિયા પ્રણાલીના વિવિધ ઘટકો છે તેથી અહીં સંદર્ભો છે જે તમે લીન ઉત્પાદન પ્રણાલી લીન ઉત્પાદન પ્રક્રિયા અને લીન મેન્યુફેક્ચરીંગના સંદર્ભમાં જે કંઇ આવરી લીધું છે તેના વિશે વધુ સમજ મેળવવા માટે તમે આગળ વધી શકો છો